મલ્ટીપલ લિનિયર રીગ્રેસન પરના આ વ્યાખ્યાનમા બધાનું સ્વાગત છે પાછળ ના વ્યાખ્યાનમા આપણે જોયું કે એક સ્વતંત્ર ચલ થી આશ્રિત ચલ તરફ પાછા કેવી રીતે જવું ખાસ કરીને આપણે સ્વતંત્ર ચલ અને આશ્રિત ચલ વચ્ચે લિનિયર મોડલ બનાવી રહ્યા હતા આપણે વિવિધ માપદંડ જોયા કે જેના વડે આપણે બનાવેલા મોડલની નક્કી કરી શકીએ આ વ્યાખ્યાનમાં આપણે આ બધા વિચારો મલ્ટીપલ લિનિયર રીગ્રેસન તરફ લંબાવશું કે જે એક આશ્રિત ચલ પરંતુ ઘણા સ્વતંત્ર ચલ ધરાવે છે તેથી જે રીતે મેં કહ્યું હતું તેમ આપણી પાસે આશ્રિત ચલ છે કે જેને y વડે દર્શાવાય છે અને ઘણા સ્વતંત્ર ચલ છે જેને x j વડે દર્શાવાય છે જ્યાં j 1 થી p અહીંયા p સ્વતંત્ર ચલ આવેલા છે જે આશ્રિત ચલ પર અસર કરશે આપણે આશ્રિત ચલ y અને આ p સ્વતંત્ર ચલ x j j 1 થી p વચ્ચે લીનીયર મોડલ બનાવવા પ્રયત્ન કરશું સામાન્ય રીતે આ લીનીયર મોડલને આપણે પહેલાની જેમ લખી શકીએ કહી શકીએ કે આશ્રિત ચલ y β0 ઈંટરસેપ્ટ β1 વખત x1 β2 વખત x2 વગેરે b β વખત pxp સુધી કે જ્યાં β1 β2 βp સ્લોપ પેરામીટર અથવા તો કોઈ ઇંડીવિડ્યૂઅલ સ્વતંત્ર ચલની આશ્રિત ચલ પર અસર દર્શાવે છે વધુ આપણી પાસે એરર પણ છે આ એરર આશ્રિત ચલની માપણીમાં રહેલી એરર ના કારણે હોય છે ઓર્ડીનરી લીસ્ટ સ્ક્વેર માં આપણે હંમેશા એવું ધારીએ છીએ કે સ્વતંત્ર ચલ ની માપણી ખૂબ જ ચોક્કસ રીતે થઈ હોય છે અને કોઈ એરર હોતી નથી જ્યારે આશ્રિત ચલમાં કદાચ કોઈ એરર હોઈ શકે છે અને તે એરર ને ε તરીકે દર્શાવે છે આપણે તેનું વેલ્યુ શું હશે તે નથી જાણતા આપણે ધારીએ છીએ કે તે કોઈ 0 સરેરાશ અને થોડા વેરીયાંસ વાળી કોઈ રેન્ડમ સંખ્યા છે જો આપણે x1 થી xp અને તેને અનુરૂપ y ની ગણતરીના અનુરૂપ ith સેમ્પલ લઈએ તો આપણે કહી શકીએ કે ith સેમ્પલ આશ્રિત ચલ yi β0 β1 x1 i સ્વતંત્ર ચલ ની ith વેલ્યુ 1 છે તે જ રીતે x2 y β2 વખત x2 y છે જ્યાં x2 y બીજા સ્વતંત્ર ચલની ith સેમ્પલ માટેની વેલ્યુ દર્શાવે છે વગેરે એરર i કે જે yi ની i 1 થી n માટે ગણતરીમાં રહેલી ભૂલ દર્શાવેલ આપણે ધારીએ છીએ કે મેળવેલા n સેમ્પલ સંખ્યામાં ઓછા છે અને આપણો હેતુ કિંમત શોધવાનો છે β0 β1 β2 થી βp નો ઉત્તમ અંદાજ y ને અનુરૂપ x ના n સેમ્પલના ઉપયોગ થી મળે તેને આપણે મલ્ટીપલ લીનીયર રીગ્રેસન કહીએ છીએ કારણકે આપણે લીનીયર મોડલ બેસાડીએ છીએ અને ત્યાં ઘણા સ્વતંત્ર ચલ છે અને તેથી મલ્ટીપલ લીનીયર રીગ્રેસન પ્રોબ્લેમ કહેવાય છે ફરીથી β0 થી βp પેરામીટરનો ઉત્તમ અંદાજ મેળવવા આપણે એરરના સમ સ્ક્વેર્ડ ને ઘટાડીએ છીએ તેને ટૂંકમાં કરવા માટે વેક્ટર અને મેટ્રિક વાપરીએ છીએ નીચે મુજબ દર્શાવીએ છીએ ચાલો આપણે વેક્ટર y વ્યાખ્યાયિત કરીએ કે જે આશ્રિત ચલ y1 થી yn ના n માપ સમાવેશ કરે છે આપણે એક બીજી વસ્તુ પણ કરેલ છે આપણે આ દરેક અવલોકન માંથી બધા માપની સરેરાશ વેલ્યુ બાદ કરેલ છે તેથી પહેલું માપ આશ્રિત ચલ y1 ની પહેલી સેમ્પલ વેલ્યુ y ના બધા માપની સરેરાશ દર્શાવે છે તેથી પહેલું સેમ્પલ એ પહેલા અવલોકનની સરેરાશથી સ્થળાંતર થયેલ વેલ્યુ છે બીજો કોએફીસીએંટ અથવા આ વેક્ટરની બીજી વેલ્યુ એ બીજી સેમ્પલ વેલ્યુ બધા આશ્રિત ચલ ની સરેરાશ છે વગેરે આપણી પાસે રહેલા n અવલોકન માટે તેથી આ આશ્રિત ચલ માટે n અવલોકનની સરેરાશ સ્થળાંતરિત વેલ્યુ છે તે જ રીતે આપણે મેટ્રિકસ x બનાવીશું કે જ્યાં પહેલો કોલમ વેરિયેબલ ને અનુરૂપ સ્વતંત્ર ચલ 1 છે ફરીથી આપણે શું કરશો કે પહેલા સ્વતંત્ર ચલ ની સેમ્પલ વેલ્યુ લઇ તેમાંથી પહેલા સ્વતંત્ર ચલ ની સરેરાશ કિંમત બાદ કરશું મતલબ કે આપણે બધા n સેમ્પલની પહેલા વેરિયેબલ માટે સરેરાશ લઈ અને તેને પહેલા સ્વતંત્ર ચલના અવલોકન માંથી બાદ કરીશું તેથી અહીંયા પહેલો કોએફીસીએંટ x1 પહેલા સ્વતંત્ર ચલ ની સેમ્પલ વેલ્યુ દર્શાવે છે પહેલું સેમ્પલ પહેલો સ્વતંત્ર ચલ પહેલા સ્વતંત્ર ચલની સરેરાશ અને આ આપણે પહેલા સ્વતંત્ર ચલના બધા n માપ માટે કરીશું તે જ રીતે આપણે બીજા સ્વતંત્ર ચલ માટે કરશું અને તેને બીજા કોલમ માં ગોઠવીશું તેથી આ બીજા સ્વતંત્ર ચલનું પહેલું અવલોકન બીજા સ્વતંત્ર ચલની સરેરાશ વેલ્યુ દર્શાવે છે અને આ આપણે બધા p સ્વતંત્ર ચલ માટે કરીશું તેથી આપને મળેલો મેટ્રિકસ x એ n ક્રોસ p મેટ્રિકસ હશે જ્યાં n રો ની સંખ્યા p કોલમ ની સંખ્યા તમે જોઈ શકો છો કે પહેલી રો ખરેખર પહેલું સેમ્પલ પહેલા સેમ્પલ માટે ના બધા આશ્રિત ચલ છે ખરેખર આપણે તે વેલ્યુ સ્થળાંતરિત કરેલી છે બીજી રો બીજું સેમ્પલ છે વગેરે અને દરેક કોલમ વેરિયેબલ દર્શાવે છે તેથી પહેલો કોલમ પહેલો આશ્રિત ચલ અને છેલ્લો કોલમ pth આશ્રિત ચલ દર્શાવે છે તેથી તે જ રીતે આપણે બધા કોએફીસીએંટ β ને રો વેક્ટર તરીકે સિવાય કે β0 β1 થી βp સુધીને વેક્ટર પર દર્શાવીશું તેથી β1 પહેલો કોએફીસીએંટ છેβp એ pth વેરિયેબલ ને અનુરૂપ કોએફીસીએંટ છે તેથી આપણી પાસે β વેક્ટર છે કે જે p ક્રોસ 1 વેક્ટર છે તેને ε વડે દર્શાવી શકાય નોઈસ વેક્ટર બધા n અવલોકન ને અનુરૂપ ε1 થી εn તરીકે દર્શાવી શકાય છે હવે તે દર્શાવ્યા પછી આપણે લીનીયર મોડલને y x β ε સ્વરૂપે લખી શકીએ નોંધ લેવી કે આપણે β0 નો સમાવેશ કરેલ નથી સરેરાશ ની બાદબાકી કરી આપણે તેને હટાવેલ છે તે કેવી રીતે થયું તે હું તમને બતાવીશ પરંતુ તમે અત્યારે એટલુ વિચારી શકો કે આપને ફક્ત સ્લોપ પેરામીટરમાં જ રસ છે આ લીનીયર મોડલ β1 થી βp સ્લોપ પેરામીટરનો સમાવેશ થાય છે β0 નો સમાવેશ થતો નથી કારણકે તેને અસરકારક રીતે લીનીયર મોડલ માંથી સરેરાશ ની બાદબાકી ની રીતથી દૂર કરવામાં આવેલ છે તેથી આપણા લીનીયર મોડલ ને ટૂંકમાં આપણે y x β ε તરીકે ઓળખી શકીએ અને આપણે એરર વિશે એક સામાન્ય ધારણા કરીએ કે આ કેસમાં 0 સરેરાશ વેક્ટર છે કારણ તે મલ્ટિવારીએટ વેક્ટર 0 વેક્ટર છે તેથી ε ની અપેક્ષિત કિંમત ε 0 સૂચવે છે ε એ 0 સરેરાશ અને વરિયાન્સ વાળો રેન્ડમ વેક્ટર છે ε નો કોવેરીયાંસ σ2 ધરવામાં આવેલ છે આ સ્વરૂપમાં σ2 નો મતલબ બધા એપ્સીલોન ε1 થી εn છે બધાને સરખો વેરીયાંસ σ2 હોમોસેડાસ્ટીક ધારણા છે અને આપણે એ પણ ધારીએ કે ε1 અને ε2 અસંબંધિત અથવા εi અને εj આ સંબંધિત છે જો i અને j સમાન ના હોય આ કેસમાં આપણે લખી શકીએ કે ε નો કોવેરીયાંસ મેટ્રિકસ σ2i છે હવે આ ધારણા સાથે આપણે આગળ વધી શકીએ આપણે કહીએ કે આપણે β ની ધારણા કરવા ઇચ્છીએ છીએ કે જેથી એરર નો સમ સ્ક્વેર્ ઓછો આવે બધા n માપમા બધી એરરનો સરવાળો બધી એરર નો સમ સ્ક્વેર્ ને કહેવા માટે સૌથી ટૂંકો રસ્તો εT ε છે તેથી તેનું વિસ્તરણ કશું નથી પરંતુ σ ε i2i 1 થી n છે તે સૌથી ટૂંકમાં આ રીતે લખેલ છે અને તેને જ આપણે ઓછું કરવા ઇચ્છીએ છીએ પરંતુ ε ને આપણે y x β તરીકે લખી શકીએ તેથી આપણે આ સંપૂર્ણ વસ્તુને y x β Ty x β તરીકે લખી શકીએ આપણે β ની શ્રેષ્ઠ કિંમત શોધી β ના ફંકશન ની કિંમત ઘટાડવા ઇચ્છીએ છીએ તેથી જો આપણે આ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ ને β શોધી સમ સ્ક્વેર્ એરર ઓછી કરવા માટે તૈયાર કરીએ તો આપણે બતાવી શકીએ તે આપણે ઓબ્જેક્ટીવ ફંકશન β ના સંદર્ભમાં તફાવત કરી અને it0 સેટ કરીને કરી શકીએ જે મળે તેને ફર્સ્ટ ઓર્ડર કન્ડિશન કહે છે અને આ ફર્સ્ટ ઓર્ડર કન્ડિશન નીચે મુજબ ઇક્વેશન માં પરિણમે છે XT X ગુણ્યા β XTy આપને મળશે હવે આ p ક્રોસ યાદ રાખો કે X એ n ક્રોસ p મેટ્રિકસ છે તેથી XT એ p ક્રોસ n છે તેથી આ સ્ક્વેર મેટ્રિકસ XTX એ p ક્રોસ p માપ નો સ્ક્વેર મેટ્રિકસ છે અને p ક્રોસ n વેક્ટર ના ગુણાકાર વડે અને તે જ રીતે જમણી બાજુ p ક્રોસ 1 છે તેથી તેઓ p વેરિયેબલ મા p ઇક્વેશન છે β x મા લીનીયર ઇક્વેશન બધા જાણીતા y છે તેથી જમણી બાજુ ને આપણે કહી શકીએ કે અમુક વખત x b તે p વેરિયેબલ માં p લીનીયર ઇક્વેશન નો સમૂહ a છે જે સહેલાઈથી ઉકેલી શકાય છે જો a ઇન્વર્ટીબલ હોય તેથી આપણે ધારીએ કે XTX ફુલ રેંક મેટ્રિક ઇન્વર્ટીબલ છે તેનો મતલબ પછી સમજાઈ જશે અને જો તે ઇન્વર્ટીબલ ના હોય તો આપણે બીજી અમુક વસ્તુઓ કરવી પડશે જે પછીના વ્યાખ્યાન વાત કરીશું પરંતુ અત્યારના સમયે પૂરતું આપણે ધારીએ કે X ટ્રાન્સપોઝ X મતલબ સ્ક્વેર મેટ્રિક ઇન્વર્ટીબલ છે તે ફુલ રેંક મેટ્રિકસ છે અને પછી તમે સહેલાઇથી β̂ નો ઉકેલ મેળવી શકો આ લીનીયર ઇક્વેશન ના સમૂહને a 1b લઈ ઉકેલી શકાય કે જે XTX ઈનવર્સ XTy બરાબર છે તેથી β̂ કોએફીસીએંટ વેક્ટર આ વસ્તુથી તમે મેળવી શકો છો અને આપણે લખેલું આ ઓબ્જેક્ટીવ ફંકશન એ સમ સ્ક્વેર્ એરર ને ઓછી કરવાનો ઉકેલ છે તેથી એક વખત આપણને β1 મળી જાય પછી સ્લોપ પેરામીટર β0 નુ અનુમાન શક્ય છે કે જે y ની સરેરાશ કિંમત મીન વેક્ટર XT વખત સ્લોપ પેરામીટર છે ધ્યાનમાં લો કે આ યુનીવેરીયેટ કેસ ને સમાન છે કે જ્યાં β0 નુ અનુમાન બીજું કશું નહીં પરંતુ y x ગુણ્યા β1 છે એથી આ તેને સમાન છે તમે જોઈ શકો છો તમે સ્લોપ પેરામીટર માટેના ઉકેલ ની તુલના કરી શકો છો યુનીવેરીયેટના કેસમાં β̂1 એ SXY ભાગ્યા SXX છે ધ્યાનમાં લો કે X ટ્રાન્સપોઝ y ને SXy વડે દર્શાવાય છે અને XTX ને SXX વડે યુનીવેરીયેટ ના કેસમાં તમે SXy ભાગ્યા SXX કરતા અને મલ્ટીવેરીયેટના કેસમાં ભાગાકાર ને ઈનવર્સ વડે દર્શાવાય છે તેથી તમને XTX ઈનવર્સ વખત XTy મળે છે તેથી તમે જોઈ શકો છો કે આ યુનીવેરીયેટ ના કેસ ના સોલ્યુશન ને સમાન છે સિવાય કે આ બધા મેટ્રિકસ અને વેક્ટર છે અને તેથી તમારે સાવચેત રહેવું જોઈએ તમે તેને સરળતાથી મેટ્રિકસ વખત ઇનવર્સ વખત એક વેક્ટર આ રીતે ભાગીના શકો તે β નું સોલ્યુશન છે જે સ્લોપ પેરામીટર છે તમે β0 અને β1 નું અનુમાન કરી શકો છો તેને X વેક્ટરનું કોન્સ્ટંટ વેલ્યુ 1 1 1 જોડે ઓગ્મેંટેસન કહેવાય પરંતુ મેં તે અભિગમ ઉપયોગ કરેલ નથી કારણકે મીન સબસ્ટ્રેક્સન અભિગમ β0 અને β̂ β સ્લોપ પેરામીટર અનુમાન કરવા માટે ખુબજ સારો છે કારણકે તે બીજા કેસ માટે પણ લાગુ કરી શકાય જેને ટોટલ લીસ્ટ સ્ક્વેર કહેવાય ઓગ્મેંટેસન અભિગમ ફક્ત ઓર્ડિનરી લીસ્ટ સ્ક્વેર માટે જ માન્ય છે તમે લીસ્ટ સ્ક્વેર માટે તેને ઉપયોગ ન કરી શકો જે આપણે પછી જોઈશું તેથી તે જ કારણ છે કે મેં મીન સબસ્ટ્રેક્સન રૂટઉપયોગ કર્યું તેનો ઉપયોગ મેં પહેલા સ્લોપ પેરામીટરનુ અનુમાન કરવા માટે અને પછી β0 નુ અનુમાન સ્લોપ પેરામીટર પરથી કરવા માટે કર્યો હવે તમે આ β પેરામીટરની પ્રોપર્ટી મેળવી શકો છો આપણે દર્શાવી શકીએ કે β̂ ના X વેક્ટરની વેલ્યુ β છે તેનો મતલબ કે યુનીવેરીયેટ કેસની જેમ તે એક નિષ્પક્ષ અનુમાન છે અને આપણે આ કેસમાં β̂ નો વેરીયાંસ મેળવી શકીએ છીએ કે જે કોવેરીયાંસ મેટ્રિકસ છે કારણ કે તે વેક્ટર છે અને આપણે દર્શાવી શકીએ કે કોવેરીયાંસ મેટ્રિક એ σ2 વખત X ટ્રાન્સપોઝ X ઈનવર્સ છે હવે તમે ફરી પાછા જઈ શકો છો અને યુનીવેરીયેટ કેસને જુઓ β1 નો વેરીયાંસ સ્લોપ પેરામીટર σ2 ભાગ્યા SXX થશે આ કેસમાં તે σ2 ગુણ્યા XTX ઈનવર્સ તેથી XTX એ SXX ને દર્શાવે છે σ2 એ એરર કરપ્ટીંગ ડિપેંડંટ વેરીયેબલના વેરીયાંસ છે આપને કદાચ પહેલા થોડું નોલેજ હોઈ શકે કોઈકવાર બધા કેસમાં આપણે σ2 ની કિંમત નથી જાણી શકતા આપને કદાચ એ ના આપી હોય તેથી આપણે ડેટા પરથી σ2 નું અનુમાન કરવાનું છે અને આપણે જોઇશું કે તે કેવી રીતે મેળવવું આ પેરામીટર માં આપણે દર્શાવી શકીએ કે પહેલો પેરામીટર β1 અનુમાન સ્લોપ પેરામીટર નિષ્પક્ષ છે તેથી β̂ નિરપેક્ષ એસ્ટીમેટર છે તે β ની સાચી કિંમત નો નિરપેક્ષ એસ્ટીમેટર છે વધારેમાં તમે તે લીનીયર એસ્ટીમેટર દર્શાવી શકો કારણકે β̂ એ y નું લીનીયર ફંકશન છે ધ્યાનમાં રાખો કે 1XT બીજું કશું નહીં પરંતુ મેટ્રિકસ કે જે મૂળભૂત રીતે y ના માપ ને ગણે છે તેથી β̂ નું અર્થઘટન આ રીતે થઈ શકે મેજરમેન્ટ મોકલો નું લીનિયર કોમ્બિનેશન તેથી તેને લિનિયર એસ્ટીમેટર કહે છે આ બધામાંથી અમુક લિનિયર એસ્ટીમેટર માટે દર્શાવી શકાય કે β̂ ને ઓછા વેરીયાંસ છે તેથી તેને બ્લુ એસ્ટીમેટર અથવા ઉત્તમ લીનીયર અનબાયસ્ડ એસ્ટીમેટર સાથેનો ને અનબાયસ્ડ એસ્ટીમેટર કહે છે કે જે બ્લુ દર્શાવેલ છે ઓછા વેરીયાંસ હોવાની રીતે તે શ્રેષ્ઠ છે હવે આપણે પણ σ2 નું અનુમાન ડેટા પરથી કરી શકીએ અને તે σ2 અનુમાન બીજું કશું નહીં પરંતુ લીનીયર મોડલ ફિટ કર્યા પછી તમે લીનીયર મોડલ માથે ith સેમ્પલ માટે અંદાજિત કિંમત મેળવી શકો છો અને આ રેસીડ્યુલ yi ŷi ની ગણતરી કરી શકો કે જે ith સેમ્પલ માટે માપેલી કિંમત અંદાજિત કિંમત તેનો વર્ગ કરો અને સરવાળો કરો બધા શક્ય સેમ્પલ માટે તેને n p 1 વળે ભાગો ફરીથી જો તમે તમારા લીનીયર કેસમાં યુનીવેરીયેટ કેસ તમે જોશો કે છેદ ની કિંમત n 2 છે અહીંયા તમારી પાસે n p 1 છે કારણકે તમે p 1 fit કરો છો જ્યાં p સ્લોપ પેરામીટર 1 0 સેટ પેરામીટર છે તેથી n માપ માંથી P 1 અંદાજ મેળવવા માટે લેવામાં આવ્યા છે ફક્ત બાકી રહેલી વસ્તુઓ ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા રેસીડ્યુલ માં રહેલી વેરીયેબિલિટી જે બાકી રહેલા n p 1 માપ દ્વારા મળતી કોસ્ટ છે અને તેથી તમે n p 1 વળે ભાગો છો કે જ્યાં યુનીવેરીયેટ કેસ માં તમે n 2 વળે ભાગો છો કારણકે ત્યાં તમે ફક્ત 2 પેરામીટર નું અનુમાન કરો છો તેથી આપણે આપેલા દરેક ડેરીવેસન મા યુનિવેરિએટ રીગ્રેસન પ્રોબ્લેમ અને મલ્ટિપલ લિનિયર રીગ્રેસન પ્રોબ્લેમ વચ્ચે રહેલી એક થી એક સામ્યતા તમે જોઈ શકો છો હવે એક વખત તમે σડેટા પરથી ઉપયોગ કરેલ એરર નો વેરિયાન્સ અંદાજિત કર્યા પછી તમે પાછા જઈ શકો છો અને દરેક સ્લોપ પેરામીટર માટે કોન્ફિડેન્સ ઈન્ટરવલ બનાવી શકો છો આપણે દર્શાવી શકીએ છીએ કે સાચો સ્લોપ પેરામીટર આ કોન્ફિડેન્સ ઈન્ટરવલ માં જ રહે છે કોઈપણ કોન્ફિડેન્સ ઈન્ટરવલ માટે તમે 1 α પસંદ કરી શકો છો જ્યાં α સિગ્નિફિકાન્સ નું લેવલ દર્શાવે છે તેથી જો તમે કહો α 0 05 તો 1 α એ 0 95 દર્શાવશે તેથી તે 95 ટકા કોન્ફિડેન્સ ઈન્ટરવલ હશે તે જ રીતે હું t ડીસ્ટ્રીબ્યુશન n સાથે n p 1 ડિગ્રી ઓફ ફ્રીડમ પરથી ક્રિટીકલ વેલ્યુ મેળવીશ અને તે α બાય 2 દર્શાવે છે જ્યાં ઉપર અને નીચેની સંભવિત વેલ્યુ t ડીસ્ટ્રીબ્યુશન માંથી હશે અને આ ઉપરની ક્રિટીકલ વેલ્યુ છે જ્યાં પ્રોબાબીલીટી એરીયા કર્વની નીચે α બાય 2 ની બહાર છે તેથી n p 1 ડિગ્રી ઓફ ફ્રીડમ દર્શાવે છે ધ્યાનમાં લો કે યુનિવરિએટ કેસમાં તે n 2 હતું ખૂબ જ સમાન તેથી આપેલા કોઈપણ α માટે βj માટે કોન્ફિડેન્સ ઈન્ટરવલ આ ખાસ ફોર્મ્યુલાના ઉપયોગથી ગણતરી કરી શકાય છે અને શબ્દ β̂j અનુમાન કરેલ β̂j નું સ્ટાન્ડર્ડ ડેવિએશન દર્શાવે છે અને તે ડાયાગોનલ એલિમેન્ટ વડે આપેલ છે અહીંયા આ સંખ્યાનો ડાયાગોનલ એલિમેન્ટ σ સ્ક્વેર અનુમાન થી બદલેલ છે તેથી આપણે પેરામીટર β̂j ના સ્ટાન્ડર્ડ ડેવિએશન ની ગણતરી σ અને XTX ના ડાયાગોનલ એલિમેન્ટ ના ગુણાકારના ઉપયોગથી કરી તેથી આપણે β પેરામીટરના કોવેરિયાન્સ મેટ્રિકસ ના ડાયાગોનલ એલિમેન્ટ ગોઠવ્યા તેથી આ ડાયાગોનલ એલિમેન્ટ અથવા ડાયાગોનલ એલિમેન્ટ નું સ્ક્વેર રૂટ દર્શાવે છે કે જે β ની એસ્ટીમેટેડ વેલ્યુ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન દર્શાવે છે કે જે કોન્ફિડન્સ ઇન્ટરવલ બનાવવા માટે ઉપયોગ કરેલ છે તેથી તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ ડેટા ઉપરથી ગણતરી કરી શકાય છે અને તમે બનાવી શકો છો હવે એસ્ટીમેટેડ પેરામીટર β સિગ્નિફિકન્ટ છે કે ઈનસિગ્નિફિકન્ટ તે ચકાસવા માટે કોન્ફિડન્સ લેવલ નો ઉપયોગ થઈ શકે છે આપણે તે પછી જોઈશું હવે આપણે y અને ŷ વચ્ચેનું કોરિલેશન પણ ગણતરી કરી શકીએ છીએ કે જે આપને કહેશે કે લિનિયર મોડલ પરથી અનુમાન કરેલી વેલ્યુ માપેલી વેલ્યુ જેવી લાગે છે કે તેના નજીકની છે તેથી ખાસ કરીને આપણે y માપેલી વેલ્યુ અને અનુમાન કરેલી વેલ્યુ વચ્ચે લાઇન દોરીશું અને જોઈશું કે આ વસ્તુ 45 ડિગ્રી થી લાઇન પર પડે છે કે કેમ અને જો તેઓ થાય તો પછી t સારો છે તેવું આપણે વિચારીએ આ કરવા માટેની બીજી રીત છે કે y અને ŷ વચ્ચેનો કોરિલેશન કોએફિસિએંટ્ શોધીએ કે જે સામાન્ય રીતે yi y ગુણ્યા ŷi ŷ છે બધી સંખ્યાના સરવાળા ને y ના સ્ટાન્ડર્ડ ડેવિએશન થી ભાગવામાં આવે છે અને ŷ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન નોર્મલાઈઝેશન માટે છે આપણે યુનિવરિએટ કેસની જેમ ડીટર્મિનેશન નો કોએફિસિએંટ્ R સ્ક્વેર ઉપયોગ કરી શકીએ આપણે R સ્ક્વેર ની ગણતરી 1 એરરના સમ સ્ક્વેર ભાગ્યા ટોટલ ના સમ સ્ક્વેર થી કરી શકીએ તે બીજું કશું નહીં પરંતુ ન્યૂમેરેટર yi ŷi છે રેસીડ્યુઅલ સ્ક્વેર ભાગ્યા yi y સ્ક્વેર તે મૂળભૂત રીતે y માં વેરિયાન્સ છે તેથી જો આપણે 1 આ કરીએ તો આપણે દર્શાવી શકીએ કે આપણને સારો t મળશે કે કેમ જો આપણને સારો t મળી જાય તો પછી ન્યૂમેરેટર 0 ની નજીક હશે અને R સ્ક્વેર 1 ની નજીક હશે બીજી તરફ જો આપણી પાસે x ના કારણે સુધરેલ t ના હોય તો પછી ન્યૂમેરેટર લગભગ ડિનોમિનેટર ને સમાન થશે અને તેથી આ 0 ની નજીક હશે તેથી R સ્ક્વેર 1 ની નજીક હશે કારણકે પહેલા આપણે સારો લિનિયર t દર્શાવ્યો કે જ્યાં 0 ની નજીક ની વેલ્યુ દર્શાવે છે કે t સારો નથી આપણે એડજસ્ટેડ R સ્ક્વેર ની ગણતરી ડિગ્રી ઓફ ફ્રીડમ ના આધારે કરી શકીએ ડિનોમિનેટર પાસે n 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેથી આપણે એડજસ્ટેડ R સ્ક્વેર કરી શકીએ કે જે SSE ભાગ્યા અનુરૂપ ડિગ્રી ઓફ ફ્રીડમ છે આપણે કહી શકીએ કે t માં રહેલી આ એરર ડિગ્રી ઓફ ફ્રીડમ ના કારણે છે જ્યાં ડિનોમિનેટર એરર દર્શાવે છે કારણકે આપણે ફક્ત o સેટ પેરામીટર જ ફિટ કર્યા છે ત્યાં n 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે જે ડિગ્રી ઓફ ફ્રીડમ પ્રમાણે એરર છે તેથી R સ્ક્વેર નો ઉપયોગ કરવા કરતા આ ખુબજ સરસ ઇન્ડિકેટર છે આપણે R સ્ક્વેર ની એડજસ્ટેડ વેલ્યુ ઉપયોગ કરીશુ તેથી આ બધું યુનિવેરિએટ રીગ્રેસન પ્રોબ્લેમ ને સમાન જ છે તેથી આપણે R સ્ક્વેર વેલ્યુ ચેક કરી શકીએ છીએ અને જોઈએ કે વેલ્યુ 1 ની નજીક છે કે કેમ જો હોય તો આપણે કહી શકીએ કે કદાચ લિનિયર મોડલ ડેટા ને t કરવા માટે સારું છે પરંતુ તે નિર્ણાયક ટેસ્ટ નથી આપણે યુનિવરિએટ લિનિયર રીગ્રેસન ની જેમ રેસિડયુઅલ પ્લોટ કરવા પડે છે તે આપણે આગળ કરીશું તેથી આપણે એ શોધીશુ કે બેસાડેલ નું મોડલ પર્યાપ્ત છે કે હજુ ઘટાડવાની જરૂર છે ઘટાડવા નો મતલબ આગળ તમને સમજાવીશ યુનિવરિએટ કેસમાં ફક્ત એક જ આશ્રિત ચલ હોય છે પરંતુ અહીંયાં ઘણા આશ્રિત ચલ છે કદાચ બધા આશ્રિત ચલ ની y પર અસર નહીં હોય તેમાંના થોડા આશ્રિત ચલ કદાચ ઇરરેલેવન્ટ હશે તેથી કોઈ ખાસ આશ્રિત ચલ ની અસર છે કે નહીં તે જાણવા માટે નો એક રસ્તો છે કે તેને અનુરૂપ કોએફિસિએંટ્ ટેસ્ટ કરો ધ્યાનમાં લો કે આપણે દરેક કોએફિસિએંટ્ માટે કોન્ફિડન્સ ઇન્ટરવલ વ્યાખ્યાયિત કરેલ છે અને આપણે જોઈ શકીએ કે કોન્ફિડન્સ ઇન્ટરવલ માં 0 છે આ કેસમાં આપણે કહી શકીએ કે અનુરૂપ આશ્રિત ચલની સ્વતંત્ર ચલ પર કંઈ ખાસ અસર નથી અને આપણે તેને છોડી શકીએ અથવા આપણે બીજો પણ એક ટેસ્ટ F ટેસ્ટ કરી શકીએ જે આપણે યુનિવેરિએટ રીગ્રેસન પ્રોબ્લેમ માં કરેલ આપણે ટેસ્ટ કરીએ છીએ કે રિડ્યુસડ મોડલ થી ફુલ મોડલ સારું છે કે કેમ રિડ્યુસડ મોડલ માં આશ્રિત ચલ આવેલા હોતા નથી જ્યારે ફુલ મોડલ માં બધા અથવા અમુક આશ્રિત ચલ આવેલા હોય છે તમે ઘણા પ્રકારના ટેસ્ટ કરી શકો છો અને આપણે તે કરશુ તેથી આપણે જાણી શકીએ કે રિડ્યુસડ મોડલ કે જે ફક્ત કોન્સ્ટન્ટ ઇન્ટરસેપ્ટ પેરામીટર ધરાવે છે તે ફુલ મોડલ કે જેમાં બધા અથવા અમુક આશ્રિત ચલ આવેલા હોય છે તેના વિરોધમાં સારો t છે કે કેમ આપણે અહીં કોઈ વિશિષ્ટ કેસની વિચારણા કરીશું જ્યાં આપણે કેસ માટે F ટેસ્ટ સ્ટેટિસ્ટિક કરીએ છીએ જ્યારે આપણી પાસે રિડ્યુસડ મોડલ હોય અને ફુલ મોડલ સાથે તેની તુલના કરીએ આપણે રિડ્યુસડ મોડલને k પરિમાણો સાથે વિશેષ રીતે ધ્યાનમાં લઈશું ચાલો આપણે ફક્ત એક જ પેરામીટર સાથેના રિડ્યુસડ મોડલને ધ્યાનમાં લઈએ જેનો અર્થ છે કે આપણી પાસે ફક્ત કોન્સ્ટન્ટ ઈન્ટરસેપ્ટ પેરામીટર છે જેમાં આપણે કોઈપણ સ્વતંત્ર ચલનો સમાવેશ કરીશું નહીં અને તેની ફુલ મોડલ સાથે તુલના કરો જેમાં ઈન્ટરસેપ્ટ સહિતના તમામ સ્વતંત્ર ચલ નો શામેલ છે તેથી રિડ્યુસડ મોડલ એક છે જેમાં ફક્ત o સેટ પેરામીટર છે અને કોઈ સ્વતંત્ર ચલ નથી ફુલ મોડલ એ એક કેસ છે જ્યાં આપણે બધા સ્વતંત્ર ચલ અને ઇન્ટરસેપ્ટ પેરામીટરને ધ્યાનમાં લઈએ છીએ તેથી રિડ્યુસડ મોડલમાં આપણે જે પેરામીટરનો અંદાજ લગાવીએ છીએ તે ફક્ત 1 છે તેથી k 1 અને ફુલ મોડલ તે કેસ છે જ્યાં આપણી પાસે બધા સ્વતંત્ર ચલ p સ્વતંત્ર ચલ છે તેથી આપણે ફુલ મોડલમાં p 1 પેરામીટરનો અંદાજ લગાવીએ છીએ તેથી આપણે શું કરીએ છીએ તે ફીટ કરીએ અને સમ સ્ક્વેર એરરની ગણતરી કરવી જે કંઇ પણ નથી પરંતુ માપેલા વેલ્યુ અને અનુમાન કરેલ વેલ્યુ વચ્ચેનો તફાવત છે તેથી આપણે પહેલા ફક્ત o સેટ અથવા ઇન્ટરસેપ્ટ પેરામીટર અને અંદાજ ધરાવતા મોડેલને લઈશું આ કિસ્સામાં y બાર શ્રેષ્ઠ અંદાજ હશે અને આપણે સમ સ્ક્વેર એરરની ગણતરી કરીશું જે આશ્રિત ચલ માટે માપેલા માપનના ભિન્નતા સિવાય કંઈ નથી તો પછી આપણે બધા પેરામીટર સ્વતંત્ર ચલ ધરાવતું એક લીનીયર રીગ્રેસન પણ કરીશું અને આ કિસ્સામાં આપણે જો y અને yની આગાહી વચ્ચેનો તફાવત ગણતરી કરીશું અને ફુલ મોડલની SSE છે તે સમ સ્ક્વેર એરર લઈશું તેથી જ્યારે આપણે સરખામણી કરીએ કે રિડ્યુસડ મોડલ ના બદલે આપણે ફુલ મોડલ ને સ્વીકારીએ તો તેના માટે આપણે સમ સ્ક્વેર એરર નો તફાવત લઈશું યાદ રાખો કે રિડ્યુસડ મોડલ માટેનું સમ સ્ક્વેર એરર ફુલ મોડલ ના સમ સ્ક્વેર એરર થી વધારે બનશે કારણ કે ફુલ મોડલમાં પેરામીટરની સંખ્યા વધુ હોય છે અને તેથી તમને વધુ યોગ્ય મળશે તેથી ફિટમાં તફાવત જે રિડ્યુસડ મોડલ ફિટ અને ફુલ મોડલ ફિટ વચ્ચેના સમ સ્ક્વેર એરરનો તફાવત છે જે અંશ છે જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ તેનાથી ભાગવામાં આવે છે ફુલ મોડલને નોંધો કે p 1 પેરામીટર p સ્વતંત્ર ચલ o સેટ અને આ ચોક્કસ કિસ્સામાં રિડ્યુસડ મોડલમાં ફક્ત 1 પરિમાણ છે તેથી k 1 તેથી ડિગ્રી ઓફ ફ્રીડમ p હશે તેથી તમે આ સમ સ્ક્વેર એરરના તફાવતને P ડિનોમિનેટર દ્વારા ભાગો છો એ ફુલ મોડલની સમ સ્ક્વેર એરર છે જેમાં n p 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે કારણ કે p 1 પેરામીટર ફીટ કરવામાં આવ્યા છે તેથી કુલ માપનની સંખ્યા p 1 એ ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેથી આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ સંખ્યા દ્વારા સમ સ્ક્વેર એરરને ભાગ્યે છીએ અને પછી આ ગુણોત્તરને નિર્ધારિત મુજબ લઈએ છીએ અને તે તમારા F સ્ટેટિસ્ટિક છે હવે નકારી કાઢવા માટે જો આપણે નલ હાયપોથેસિસને નકારી કાઢવા માંગતા હો અથવા જો આપણે આ વિકલ્પની વિરુદ્ધ નલ હાયપોથેસિસને ચકાસવા માંગીએ છીએ તો આપણે α સ્તરના મહત્વના ટેસ્ટના માપદંડ શોધીએ છીએ આપણે તેને F વિતરણમાંથી લઈ જઈશું જ્યાં આ ચોક્કસ કેસ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ p 1 k છે તે બરાબર p છે અને ડિનોમિનેટર ના ડિગ્રી ઓફ ફ્રીડમ એ n p 1 અને α સ્તરના મહત્વના છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે F વિતરણના મહત્વપૂર્ણ વેલ્યુ પરથી ટેસ્ટના માપદંડ ની ગણતરી કરીએ છીએ તો પછી આપણે ટેસ્ટ સ્ટેટિસ્ટિક ની નિર્ણાયક વેલ્યુ સાથે કરીએ છીએ અને જો ટેસ્ટ સ્ટેટિસ્ટિક આ મહત્વના સ્તરે નિર્ણાયક વેલ્યુ કરતાં વધી જાય તો આપણે નલ હાયપોથેસિસને નકારી કાઢીએ છીએ એટલે જ આપણે કહીશું કે ફુલ મોડલ વધુ સારી પસંદગી છે અને સ્વતંત્ર ચલથી કોઈ ફરક પડે છે અને આ એક પ્રમાણભૂત વસ્તુ છે જે R ફંક્શન પ્રદાન કરશે રિડ્યુસડ મોડલની આ ખાસ તુલના જેમાં કોઈ સ્વતંત્ર ચલ નથી અને ફુલ મોડલ જેમાં મલ્ટી લીનીયર રીગ્રેસન માં બધા આશ્રિત ચલ છે અલબત્ત તમે વિવિધ રિડ્યુસડ મોડલ પસંદ કરી શકો છો અને ફુલ મોડલની તુલના કરી શકો છો ઉદાહરણ તરીકે તમે ફક્ત એક સ્વતંત્ર ચલ છોડી શકો છો તેથી તેમાં P પેરામીટર હશે આપણે તેની ફુલ મોડલ સાથે સરખામણી કરી શકીએ છીએ અને ફરીથી તે નક્કી કરવા માટે એક ટેસ્ટ કરી શકીએ કે સ્વતંત્ર ચલના સમાવેશથી કોઈ ફરક પડે છે કે નહીં તેથી આ પ્રકારનું સંયોજન તમે કયા તબક્કે છો તેના આધારે થઈ શકે છે અને તે સબસેટ પસંદગી માટેની સિકવન્સીઅલ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ તેનો ઉપયોગ પછીના વ્યાખ્યાનમાં કરવામાં આવશે પરંતુ અનિવાર્યપણે R ફંકશન ફક્ત રિડ્યુસડ મોડલની વચ્ચેની તુલના પ્રદાન કરે છે જેમાં કોઈ સ્વતંત્ર ચલ નથી અને ફુલ મોડલ જેમાં બધા સ્વતંત્ર ચલ શામેલ છે આ વિચારોની ફરી મુલાકાત કરવા માટે આપણે એક સરળ ઉદાહરણ માંથી પસાર થઈએ તેથી આ કિસ્સામાં આપણી પાસે જેને પ્રાઈઝ ડેટા કહેવામાં આવે છે જ્યાં ગ્રાહકોને વિશેષ રેસ્ટોરેન્ટના ખોરાક અને અન્ય સૌંદર્ય શાસ્ત્રને રેટ કરવા માટે કહેવામાં આવે છે અને આપણે પણ આ રેસ્ટોરેન્ટ માટે ચોક્કસ રાત્રિભોજનની કિંમતના ડેટા સંદર્ભિત સમય 28 15 મેળવેલા અને આ રેસ્ટોરેન્ટનું સ્થાન ભલે તે ન્યુયોર્કમાં કોઈ ચોક્કસ શેરીની પૂર્વ તરફ હોય અથવા પશ્ચિમ બાજુ હોય સામાન્ય રીતે ન્યુ યોર્ક વેસ્ટસાઇડ સંભવત થોડો ગરીબ હોય છે જ્યારે પૂર્વ દિશા કદાચ થોડી વધુ સમૃદ્ધ પડોશી હોય છે તેથી રેસ્ટોરેન્ટનું સ્થાન પણ સૂચવશે કિંમત પર તેની અસર પડશે તેથી આ ચાર સ્વતંત્ર ચલ છે જેનો ડેટા પ્રાપ્ત થયો હતો આ બધાં ખોરાકની ગુણવત્તા સરંજામ અને સેવા ગ્રાહકો દ્વારા રેટ કરવામાં આવી હતી અને આ રેસ્ટોરેન્ટનું સ્થાન અને તે રેસ્ટોરેન્ટમાં પીરસાયેલા રાત્રિભોજનની કિંમત પણ લેવામાં આવી હતી તેથી તમે અપેક્ષા કરશો કે ભોજનની સેવાના સ્તર આ તમામ બાબતોનો રેસ્ટોરન્ટના ભાવો પર ખૂબ સીધો પ્રભાવ પડશે અને y અને સ્વતંત્ર ચલ x1 થી x4 વચ્ચે એક લીનીયર મોડેલ બનાવવામાં આવ્યું હતું તેથી આપણે આ મોડલ બનાવતા પહેલા એક સામાન્ય અને વિઝ્યુલાઇઝેશન જેવા સ્કેટર પ્લોટ કરીએ છીએ અને અહીં તમે કારણ કે ઘણા સ્વતંત્ર ચલ છે આપણી પાસે y અને x1 વચ્ચેનો એક પ્લોટ સ્કેટર પ્લોટ નથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં યાદ રાખો ભાવ y છે y વિરુદ્ધ x1 આ ચોક્કસ પ્લોટ પરસ્પર સંબંધ અથવા સ્કેટર પ્લોટ y વિરુદ્ધ x1 અથવા y વિરુદ્ધ ખોરાક ભાવ વિરુદ્ધ ખોરાક દર્શાવે છે બીજો એક સ્કેટર પ્લોટ કિંમત અને સરંજામ હશે ત્રીજું કિંમત અને સેવા વચ્ચેનો સ્કેટર પ્લોટ છે અને છેલ્લો કિંમત વિરુદ્ધ સ્થાન છે અને તે જ રીતે તમે ખરેખર ખોરાક અને સરંજામ વચ્ચે એક સ્કેટર પ્લોટ વિકસાવી શકો અથવા ખોરાક અને સેવા અને આ રીતે છે તેમ છતાં આપણે ખોરાક સરંજામ સેવા સ્થાન જેવા પ્રાપ્ત કરેલા આ બધા વેરીયેબલને સ્વતંત્ર તરીકે ધ્યાનમાં લઈએ છીએ તે શક્ય છે જ્યારે આપણે આ વેરીયેબલને પસંદ કરીએ ત્યારે તેઓ ખરેખર સ્વતંત્ર ન હોય ત્યાં આપણે જેને સ્વતંત્ર ચલ કહેવાતા હોઈએ છીએ તે વચ્ચે ઈન્ટરડીપેનડેંસી હોઈ શકે છે જે રીગ્રેસનમાં સમસ્યાને જન્મ આપી શકે છે જેને આપણે પછી જોશું જેને આપણે કોલીનીયારિટીની અસર કહીશું પરંતુ સ્કેટર પ્લોટ સ્વતંત્ર કહેવાતા સ્વતંત્ર ચલ વચ્ચે કેટલીક ડીપેનડેંસી ઈન્ટરડીપેનડેંસી જાહેર કરી શકે છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે ખોરાક અને સરંજામ વચ્ચે સ્કેટર પ્લોટ જોઈએ તો લાગે છે કે તે સંપૂર્ણપણે રેન્ડમ વિતરણ થયેલ છે આ કોઈ તદ્દન કોરિલેશન નથી લાગતું જો કે ખોરાક અને સેવા ખૂબ જ મજબૂત રીતે સંકળાયેલ હોય તેવું લાગે છે કે ત્યાં ખોરાક અને સેવા વચ્ચે એક લીનીયર સંબંધ છે તેથી કદાચ તમારે આ બંને વેરીયેબલ શામેલ કરવાની જરૂર નથી આપણે તે પછીથી જોશું કે તે સાચું છે પરંતુ આમાં એક સ્કેટર પ્લોટ પોતે જ કેટલીક રસપ્રદ સુવિધાઓ બતાવે છે અને તેથી હવે આપણે કહીશું કે ભાવ અને ખોરાક અને સરંજામ વચ્ચેનો લીનીયર મોડ છે નિર્દેશિત લાગે છે અથવા આ સ્કેટર પ્લોટ્સ દ્વારા સૂચવેલું છે ચાલો આપણે આગળ વધીએ અને એક બનાવો અને જો આપણે આ ડેટાસેટમાં R ફંક્શન lm લાગુ કરીએ અને આપણે આઉટપુટ ચકાસીએ આપણે આ આઉટપુટ R માંથી મેળવીશું અને તે જણાવે છે કે ઇન્ટરસેપ્ટ ટર્મ છે 24 02 અને સ્લોપ પેરામીટર ખોરાકને ગુણવા માટે કોએફીસીએંટ 1 5 છે સજાવટને ગુણવા માટે કોએફીસીએંટ 1 9 છે અને તેથી આગળ તે તમને દરેક કોએફીસીએંટ માટે પ્રમાણભૂત એરર તેમજ ઓફસેટ પેરામીટર પણ આપે છે જે અંદાજિત જથ્થા માટે σ વેલ્યુ સિવાય કંઈ નથી અને આપણે સંભવિત વેલ્યુ p વેલ્યુ પણ આપીએ છીએ અને નોંધ લો કે p વેલ્યુ ખૂબ ઓછું છે તેનો અર્થ એ કે આ કોએફીસીએંટ નોંધપાત્ર છે આપણે તે લઈ શકતા નથી કે આ વેલ્યુ છે આનું કોઈપણ નીચી કિંમત સૂચવે છે કે અનુરૂપ કોએફીસીએંટ 0 થી નોંધપાત્ર રીતે અલગ છે તેથી આ કિસ્સામાં પ્રથમ ત્રણમાં ખૂબ જ નીચા p વેલ્યુ છે અને તેથી તે નોંધપાત્ર છે પરંતુ સેવાનું ઉચ્ચ p વેલ્યુ છે તેથી તે સૂચવે છે કે આ કોએફીસીએંટ નજીવી છે લગભગ 0 જેટલું જ આ સૂચવે છે જો તમે પૂર્વ તરફ ધ્યાન આપો કે જે આ સ્વતંત્ર સ્થાન પેરામીટર છે જેનું ખૂબ નીચા p વેલ્યુ નથી પરંતુ તે હજી પણ 0 03 ખરાબ નથી અને તેથી તે માત્ર ત્યારે જ મહત્વનું છે જો તમે 0 025 ના મહત્વનું સ્તર અથવા તેવું કંઈક લેશો જો તમે 0 1 અથવા 0 05 લો છો અને તેથી પણ તમે હજી પણ આ પૂર્વ આ કોએફીસીએંટને ધ્યાનમાં લેશો અને તે આ છે જે આ તારાને મૂળ રૂપે નિર્દેશ કરે છે તે સૂચવે છે તેથી હવે આપણે આગળ જઈશું અને ખરેખર F વેલ્યુને પણ જોવાનો પ્રયત્ન કરીશું F સ્ટેટિસ્ટિક કહે છે કે ફક્ત ઇન્ટરસેપ્ટનો ઉપયોગ કરવાના રિડ્યુસડ મોડલની તુલનામાં ફુલ મોડલ ખરેખર નોંધપાત્ર છે જેનો અર્થ થાય છે કે કોન્સ્ટન્ટ મોડેલ સારું નથી અને આ વેરીયેબલને શામેલ કરવાથી t સારો મળે અથવા પ્રાઈઝ વિશે સમજાય છે અને તેથી તમારે ખરેખર આ શામેલ કરવું જોઈએ તમારે તે બધાને શામેલ કરવું જોઈએ અથવા તેમાંથી કેટલાકને શોધવા માટે આપણે વિવિધ પ્રકારનાં ટેસ્ટ કરી શકીએ છીએ આ વિશેષ કિસ્સામાં આપણે જે કર્યું છે તે ફક્ત આમાંથી કોઈપણ સ્વતંત્ર ચલ વિના મોડેલની તુલના કરવામાં આવે છે જેને કોન્સ્ટન્ટ મોડેલ કહેવામાં આવે છે આ બધા વેરીયેબલ સાથે આપણે બનાવેલા ફક્ત બે મોડેલની તુલના છે રિડ્યુસડ મોડલ એ ફક્ત એક જ ઇન્ટરસેપ્ટર ધરાવતું હોય છે અને ફુલ મોડલ એક એવું છે જેમાં ઇન્ટરસેપ્ટ અને તમામ ચાર સ્વતંત્ર ચલ હોય છે અને તેથી તે p વેલ્યુ જેણે તેને સંબંધિત F સ્ટેટિસ્ટિક આપ્યા છે તેથી આપણે કહી રહ્યા છીએ કે ભાવને સમજાવવા માટે આ સ્વતંત્ર ચલનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે પરંતુ તે બહાર આવી શકે છે કે તે બધા જરૂરી નથી અને આપણે આગળ તપાસ કરીશું તેથી આપણે મેળવેલ અનુરૂપ t આ છે જેમ મેં કહ્યું હતું કે તમે જેને સર્વિસ માટેના સ્લોપ પેરામીટર માટેનો કોન્ફિડેન્સ ઈન્ટરવલ કહો છો આપણે કહી શકીએ છીએ કે આપણે તેને દૂર કરી શકીએ છીએ તે મહત્વનું નથી અને કદાચ આપણે તેને દૂર કરી શકીએ છીએ અને t માટે પ્રયાસ કરીશું અત્યારે આપણે ચાલો આને દૂર કરીએ અને t માટે પ્રયાસ કરીએ આપણે તે કર્યું છે આપણે ફક્ત હવે ખોરાક સરંજામ અને પૂર્વનો સમાવેશ કર્યો છે અને ફરીથી રીગ્રેસન કર્યું છે અને તે બહાર આવ્યું છે કે રીગ્રેસન વસ્તુ હજી પણ જેને તમે કહો છો તે R સ્ક્વેર્ડ વેલ્યુમાં સુધારો થયો નથી પરંતુ ઘટાડો થયો નથી અને F વેલ્યુ નોંધપાત્ર છે અને આપણને અન્ય પેરામીટર માટે પણ વધુ અથવા ઓછા સમાન કોએફીસીએંટ તે સૂચવે છે કે x3 y ની આગાહીમાં કોઈ વેલ્યુ ઉમેરતો નથી આ માટેના કારણએ આપણે કહ્યું તેમ જો તમે સર્વિસ અને ખોરાક નો સ્કેટર પ્લોટ જુઓ ખૂબ જ મજબુત રીતે કોરિલેટેડ છે તો ફક્ત ખોરાક અથવા સેવાને કિંમતોને સમજાવવા માટે શામેલ કરવાની જરૂર છે અને બંને નહીં અને આ કિસ્સામાં સર્વિસને દૂર કરવામાં આવી રહી છે પરંતુ તમે ખોરાકને વેરીયેબલ તરીકે દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો અને ભાવ સરંજામ અને સરંજામ સેવા અને પૂર્વ વચ્ચેનો પ્રયાસ કરી શકો છો અને તમે જોશો કે રીગ્રેસન ખોરાકને જાળવતા અને સેવાને દૂર કરતા સારું છે R સ્ક્વેર્ડ વેલ્યુ અને F સ્ટેટિસ્ટિક સૂચવે છે કે આપણે લીનીયર મોડેલ સાથે આગળ વધી શકીએ છીએ પરંતુ આપણે લીનીયર મોડેલ છે કે નહીં તે તારણ માટે સ્ટાન્ડર્ડઇઝ્ડ રેસિડયુઅલ પ્લોટની વધુ તપાસ કરવી જોઈએ રેસિડયુઅલમાં કોઈ પેટર્ન હોવી જોઈએ નહીં તો ચાલો ખરેખર રેસિડયુઅલ પ્લોટ કરીએ અહીં આપણે સ્ટાન્ડર્ડઇઝ્ડ રેસિડયુઅલ લીધા છે અને તેને જેની આગાહી કરેલ પ્રાઈઝ વેલ્યુ અથવા ફિટટેડ વેલ્યુ કહેવામાં આવે છે તેની સામે પ્લોટ કર્યું છે યાદ રાખો કે આ ŷi છે ŷi માં ફક્ત એક જ વેરીયેબલ છે તેથી તમારે ફક્ત એક જ પ્લોટ બનાવવાની જરૂર છે અને આપણે અહીં લાલ લીટીઓમાં સ્ટાન્ડર્ડ રેસિડયુઅલ માટેનો કોન્ફિડેન્સ ઈન્ટરવલ અને આ ઇન્ટરવલની બહારની કોઈપણ બાબત આઉટલાયરને સૂચવીએ છીએ તેથી ઉદાહરણ તરીકે 56 નમૂના નંબર 48 નમૂના નંબર 30 અને 109 અને તેથી આગળ શક્ય આઉટલાયર હોઈ શકે છે અને પરંતુ સ્ટાન્ડર્ડઇઝ્ડ રેસિડયુઅલમાં કોઈ પેટર્ન નથી તે આ બાઉન્ડ્રીની અંદર રેન્ડમ રીતે ફેલાય છે અને તેથી આપણે કહી શકીએ કે ત્યાં કોઈ પેટર્ન ન હોવાથી લીનીયર t સ્વીકાર્ય છે તેથી અહીં t ની ગુણવત્તા અહીં બતાવવામાં આવી છે તેથી ŷi આગાહી કરેલ વેલ્યુ વિરુદ્ધ વાસ્તવિક કિંમત માપેલ વેલ્યુ બતાવવામાં આવી છે અને એક લીનીયર મોડેલ ડેટાને વ્યાજબી રીતે સમજાવતું લાગે છે છેલ્લી વાત એ છે કે આપણી પાસે આ આઉટલાયર છે જો તમે t ને સુધારવા માંગતા હોવ તમે દૂર કરવા માંગતા હોવ તો કહીએ તો આઉટલાયર કે જે બાઉન્ડ્રી થી ખૂબ દૂર છે ઉદાહરણ તરીકે તમે 56 ને દૂર કરવા અને લીનીયર રીગ્રેસનને મલ્ટીપલ લીનીયર રીગ્રેસન ફરીથી કરવા માંગો છો જ્યાં સુધી કોઈ આઉટલાયર ન હોય તે R સ્ક્વેર્ડ વેલ્યુ અને ફિટની ગુણવત્તાને વધુ સુધારશે તેથી આપણે એવું કર્યું નથી કે આપણે તેને તમારા માટે એક્સરસાઇઝ તરીકે છોડી દીધું છે તેથી આપણે જે કર્યું છે તે આપણે જોયું છે કે જે યુનીવેરીયેટ રીગ્રેસન માટે માન્ય હતું તે મલ્ટિ મલ્ટીપલ લીનીયર રીગ્રેસન સુધી વિસ્તૃત કરી શકાય છે સિવાય કે ત્યાંના સ્કેલર્સ સિવાયના વેક્ટર્સ અને મેટ્રિસીસ તેનાથી બદલાશે ત્યાં શું વેરિયાન્સ હતું તે અહીં એક વેરિયાન્સ કોવેરિયન્સ મેટ્રિક્સ બનશે ત્યાં વેક્ટર શું હતું ત્યાં સરેરાશ સ્કેલેર અહીં સરેરાશ વેક્ટર બની શકે તેથી તમે એકથી એક કોરેસ્પોન્ડેન્સ જોશો પરંતુ આ β માટે રેસિડયુઅલ પ્લોટ અને કોન્ફિડન્સ નો ઇન્ટરવલ F સ્ટેટિસ્ટિક થી ઓછા અથવા વધારે પરંતુ સમાન હશે સિવાય કે મલ્ટીપલ લીનીયર રીગ્રેસન જ્યાં ઘણા સ્વતંત્ર ચલ કદાચ સુસંગત ન હોઈ શકે આપણે ફક્ત એક સબસેટ લઈ શકીએ અને હું ખરેખર એક અલગ વ્યાખ્યાન તરીકે સબસેટ પસંદગીને સંચાલિત કરીશ અત્યારે આપણે સ્વતંત્ર ચલને ઓળખવા માટે કોએફીસીએંટ પર મહત્ત્વના ટેસ્ટ કર્યા પરંતુ વધુ સારા અભિગમો છે અને આપણે તેને પછીના વ્યાખ્યાનોમાં લઈશું